સેલ કલ્ચર ટેકનોલોજી માં ફરીથી આપનું સ્વાગત છે તેથી પ્રથમ વર્ગમાં આ આપણો પ્રથમ સપ્તાહનો બીજો વર્ગ છે પ્રથમ વર્ગમાં મેં તમને કહ્યું હતું કે જ્યારે આપણે ટિશ્યુ નો એક ભાગ લઈએ છીએ અને તેને અલગ પાડીએ છીએ અને સેલ અથવા હકીકતમાં તો ટિશ્યુ નો બહાર વિકાસ કરીએ છીએ ત્યારે વિશ્વનો સૌથી મોટો પડકાર એ છે કે આપણે ઈન વિવો ગોઠવણીમાં કેટલા નજીક છીએ અથવા ફક્ત તેની કદર કરવા માટે શરીરની અંદર સેલ કેવી સ્થિતિ અનુભવે છે તો ચાલો આપણે તેની સાથે શરૂ કરીએ તો આપણે સપ્તાહ 1 ના વર્ગ 2 માં છીએ તો આપણે જે પૂછી રહ્યા છીએ તે સરળ છે તેથી ઉદાહરણ તરીકે આ કહેવામાં આવેલ છે કે આ અકબંધ ઈન વિવો પ્રણાલી છે અને ઉદાહરણ તરીકે હું કાર્ડિયાક ટિશ્યુ નો એક ભાગ બહાર કાઢું છું આ હૃદય છે અને મેં કાર્ડિયોમાયોસાઈટ નો ભાગ બહાર કાઢ્યો હવે કાર્ડિયો એટલે કે હૃદય માયોસાઈટ એટલે કે મ્યો એટલે કે સ્નાયુ કાર્ડિયાક સ્નાયુ અને સાઈટ્સ એટલે કે સેલ તમારામાંથી જેની પાસે જીવવિજ્ઞાનની પૃષ્ઠભૂમિની વિશાળ શ્રેણી નથી તેના માટે આ શબ્દનું વિભાજન છે કાર્ડિયોમાયોસાઈટ કાર્ડિયો નો અર્થ હૃદયમાંથી લેવામાં આવેલ છે તેથી તે આનો એક ભાગ લે છે અને તમે જાણો છો કે તે આના જેવો દેખાય છે અને ત્યાં ગેપ જંકશન તરીકે ઓળખાતા કનેક્ટર્સ છે અને હું આ બિંદુ પર આની જેમ તેની વિગત મેળવી રહ્યો છું હવે હું આ ટિશ્યુ કાર્ડિયાક ટિશ્યુ લઉં છું અને તેને કાર્ડિયાક માયોસાઈટ માં વિચ્છેદન કરું છું અને તેમને એક ડીશ માં વિકાસ કરવા દઉં છું જેવી રીતે મેં તમને ઉલ્લેખ કર્યો હતો તેવી રીતે મેં તેમનું વિચ્છેદન કર્યું છે અને તેમને વિકાસ કરવા દઉં છું હવે એકવાર હું તેમને પ્રણાલીની બહાર વિકાસ કરવા દઉં છું તો પછી હું તેમની પાસેથી શું અપેક્ષા રાખું છું હું તેમની પાસેથી પ્રથમ તે વસ્તુની અપેક્ષા રાખું છું કે આ ટિશ્યુ ના સ્તરના સ્થળને આર્કિટેક્ચર માં પાછું મેળવવું છે જ્યારે હું આર્કિટેક્ચર માટે ટિશ્યુ ના સ્તરના સ્થળ વિશે વાત કરું છું ત્યારે તેણે આ ગેપ જંકશન તરીકે ઓળખાતા વિશિષ્ટ માળખાને વિકસાવવું જોઈએ હવે ગેપ જંકશન એ નાની નળી જેવી રચના છે જેઓ જીવવિજ્ઞાનમાંથી છે તેમને જાણકારી હશે પરંતુ જેઓ જીવવિજ્ઞાન સિવાયની પૃષ્ઠભૂમિમાંથી છે તો માત્ર ઉદાહરણ તરીકે ફક્ત કલ્પના કરો કે ત્યાં બે ઓરડાઓ છે અહીં એક ઓરડો છે અને તે એક બાજુનો ઓરડો છે ઉદાહરણ તરીકે મને તે દોરવા દો તેને સરળ બનાવવા માટે આ એક ઓરડો છે અને આ બીજો ઓરડો છે હવે જો હું આના જેવા કેટલાક કનેક્ટર મુકીશ તો આ બન્ને ઓરડાઓ એકબીજા સાથે આ રીતે અરસપરસ વાત કરી શકે છે આ કનેક્ટર્સ ને તકનીકી શબ્દમાં ગેપ જંકશન કહેવામાં આવે છે અને તે બીજું કંઈ નથી પરંતુ તે પ્રોટીન છે અને તે મેમ્બ્રેન પ્રોટીન છે જે આ પ્રકારના જંકશન બનાવે છે તેથી કાર્ડિયાક સેલ નું આ સર્વોતમ લક્ષણ છે કે તેમની પાસે ગેપ જંકશન ની શ્રેણી છે અને તેના માટે કારણ પણ છે આપણે તેના પર પછીથી આવીશું કે શા માટે તે ગેપ જંકશન મહત્વપૂર્ણ છે કારણ કે તે એક માળખું છે જેમાંથી વિદ્યુત ઉત્તેજના આવી રીતે બહુવિધ દિશામાં ફેલાય છે અને તેનું પોતાનું કાર્ય પણ છે અને અલબત્ત એક વધુ વસ્તુ તે છે કે આ ગેપ જંકશન ક્યારેક ખુલ્લો દરવાજો અથવા બંધ દરવાજો હોઈ શકે છે તેઓ ક્યારેક ફક્ત એક જ દિશામાં ખુલી શકે છે અથવા ક્યારેક નહિ ક્યારેક તેઓ બંને બાજુની દિશાઓ ધરાવે છે તેથી આ કાર્ડિયાક સેલ ને એકબીજાની સાથે જોડવા માટે હું જે પ્રથમ વસ્તુ ધારું છું તે નજીક આવવું અને ત્યાં ગેપ જંકશન ની રચના કરવી છે તેથી અનિવાર્યપણે હું આગળ શું થવાની અપેક્ષા રાખીશ તે અહીં છે મારી પાસે આ સેલ આની જેમ આની જેમ આની જેમ નજીક આવી રહ્યા છે અને તે ગેપ જંકશન નું નિર્માણ પુનઃનિર્માણ કરે છે શું તેઓ તે કરી રહ્યા છે હવે તેના પછીની વસ્તુ જ્યારે આપણે કાર્ડિયાક વિશે વાત કરીએ છીએ ત્યારે તમે તમારા હૃદયને સ્પર્શ કરો તે ધબકે છે આ ધબકારાનો અર્થ એ છે કે આ સેલ જેને તમે અહીં તમારા શરીરમાં તેને તમે શું કહી રહ્યા છો આ સેલ અનિવાર્યપણે તેઓ ત્યાં બે કાર્ય કરી રહ્યા છે તેઓ વિદ્યુત કાર્ય અને યાંત્રિક કાર્ય નું નિર્માણ કરે છે હવે જ્યારે હું યાંત્રિક કાર્ય વિશે વાત કરું છું તેનો અર્થ હું જેની વાત કરું છું તે ધબકારા છે અને આ વિદ્યુત કાર્ય અને યાંત્રિક કાર્ય એકબીજા સાથે જોડાયેલા છે જો નથી તો આ એક સ્વતંત્ર વસ્તુ છે જે તમે જાણો છો કે જો હું આ કરી રહ્યો છું તો હું આ નહીં કરું તે બધા એકબીજા સાથે અંદરથી અરસપરસ જોડાયેલા છે જો ત્યાં વિદ્યુત આવેગ હોય તો તે યાંત્રિક સ્પંદન અથવા ધબકારા તમે તેને જે પણ કહો તેના તરફ લઈ જશે તેથી આ સેલ માટે જો તેમને બહાર વિકાસ કરવો હોય તો તેઓ એવી સ્થિતિમાં હોવા જોઈએ કે તે ડીશ માં આ ઈલેક્ટ્રોમિકેનિકલ બનાવની નકલ કરી શકે તેથી હું અપેક્ષા રાખું છું કે આ સેલ હવે તમારા શરીર અંદર જેમ થાય છે તેમ સમાન ઈલેક્ટ્રોમિકેનિકલ પ્રવૃત્તિ કરવા માટે સક્ષમ હોવા જોઈએ તે સમાન હોવી જ જોઈએ જો તે સમાન ન હોય તો પણ પછી આપણે જાણીએ છીએ કે ત્યાં એક ફેરફાર છે અને આપણે તે ફેરફારોને માપવા પડશે તે નકારાત્મક વસ્તુ નથી તે ખૂબ જ સકારાત્મક બાબત છે પછી આપણે જાણીએ છીએ કે આપણે તેને સુધારવું પડશે Refer Time 0743 અને હું તમને કહીશ કે આ શા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ તેવા લોકો માટે ખરેખર મહત્વપૂર્ણ છે જે કૃત્રિમ અંગોનું સ્વપ્ન જુએ છે મારો મતલબ ભવિષ્યની દુનિયાનો છે જ્યાં તેઓ કહે છે કે આપણે હૃદયને બદલી શકીએ છીએ હા તે પાક્કું છે પરંતુ આપણે તે મૂળભૂત બાબત જાણતા નથી કે આપણે તે લક્ષ્ય હાંસલ કરી શકીશું નહીં અથવા લોકો કહે છે કે આપણે કિડની ને બદલી શકીએ છીએ પરંતુ આપણે ત્યાં કંઈક બદલી શકીએ છીએ મારો કહેવાનો અર્થ આ ટિશ્યુ કલ્ચર નું વિશ્વ સંપૂર્ણપણે સાંકેતિક છે તમે સામાન્ય દવાઓને જાણો છો પરંતુ હકીકત એ છે કે આ બધું તેના મૂળમાં રહેલું છે તેની મૂળભૂત બાબતો સ્પષ્ટ નથી આ ખોટા સપનાઓ છે હું આ કરીશ મૂળભૂત બાબતોને જાણ્યા વગર કોઈ તેમ જીવતું હોય તો તે મૂર્ખાઓનું સ્વર્ગ છે Refer Time 0817 તેથી આપણે ખરેખર જાણવું પડશે કે તમે ખરેખર કેટલું બધું હાંસલ કરી શકો છો અને હું તમને કહીશ કે શા માટે જમીની વાસ્તવિકતાઓને સમજ્યા વિના ઘણાબધા લોકો માત્ર તેને મેળવે છે ત્યાં અમુક ચોક્કસ જમીની વાસ્તવિકતાઓ છે Refer Time 0828 તો હવે તે ઈલેક્ટ્રોમિકેનિકલ પ્રવૃત્તિ પેદા કરશે હવે આ ઈલેક્ટ્રોમિકેનિકલ પ્રવૃત્તિ તમારો પ્રથમ પુરાવો હશે જેને તમે આ માઈક્રોસ્કોપ હેઠળની ડીશ પર જોઈ શકવા સક્ષમ હોવા જોઈએ કે આ સેલ ધબકી રહ્યા છે જો તેઓ ધબકી રહ્યા નથી તો તેનો અર્થ એ છે કે હા તમે કંઈક બીજું વિકસિત કર્યું છે પરંતુ તે ઉપયોગી નથી હવે જો તેઓ ધબકી રહ્યા હોય તો તેનો અર્થ કે તેઓ ચોક્કસ બળ ઉત્પન્ન કરી રહ્યા છે બરાબર તે બળ ઉત્પન્ન કરવાની એક યાંત્રિક ઘટના છે હવે જ્યારે પણ આપણે બળ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે અમુક ન્યૂટન મૂલ્ય વિશે વાત કરી રહ્યા છીએ બરાબર તેથી તે નેનો ન્યૂટન હોઈ શકે છે તે પીકો ન્યૂટન હોઈ શકે છે તે કાંઈ પણ હોઈ શકે છે તેથી ત્યાં અમુક એકમ હોવા જોઈએ કે આ યાંત્રિક પ્રવૃત્તિ ક્યાં દર ક્યાં એકમ પર છે કારણ કે તે ફરીથી તમને કહેશે કે વાસ્તવિક જીવનમાં મારું હૃદય ધબકે છે તેનાથી તમે કેટલા નજીક છો તેથી મારા ટિશ્યુ નો ભાગ જે બહાર જઈ રહ્યો છે તે બરાબર તેવી રીતે જ વર્તવો જોઈએ હવે જો આપણે આની સાથે સરખામણી કરવી હોય તો આપણે સમજવું પડશે કે આ ધબકારા સ્નાયુઓના બે મુખ્ય પ્રોટીન દ્વારા સંચાલિત થાય છે જે ત્યાં છે ચાલો હવે મને તે મૂકવા દો તે એક્ટિન અને માયોસિન છે જેને હું બે અલગ અલગ રંગ નારંગી અને લીલા રંગમાં મૂકી રહ્યો છું તે એક્ટિન અને માયોસિન ફિલામેન્ટ છે અને હકીકતમાં ઉત્પન્ન કરવાના થતા બળના જથ્થાના આધારે માયોસિન ફિલામેન્ટ નો પેટા પ્રકાર બદલાય છે હવે બીજા શબ્દોમાં હું જે કહેવા માંગુ છું તે મારા શરીરમાં સ્નાયુઓમાં જે માયોસિન હાજર છે તેમાંથી કાર્ડિયાક સેલ અથવા કાર્ડિયાક માયોસિન ના બળનું ગતિશાસ્ત્ર જે ત્યાં હાજર છે તેના કરતા જે કંકાલ સ્નાયુ છે તેના બળનું ગતિશાસ્ત્ર સંપૂર્ણપણે અલગ છે ત્યાં માત્ર એટલું જ નથી આ સ્નાયુઓમાં ત્યાં ચોક્કસ માળખુ છે અથવા સ્નાયુઓનું ગૂંચળું છે તે સંપૂર્ણપણે અલગ રીતે વર્તે છે તેમના માયોસિન ના ગુણધર્મો સંપૂર્ણપણે અલગ છે એવી જ રીતે તમારા આંતરડામાં માયોસિન છે બધા સુંવાળા સ્નાયુઓ જે છિદ્રને ઢાંકે છે અથવા જે આહાર માર્ગની નહેરનું છિદ્ર રચાય છે જ્યાંરે તમે ખોરાક ખાઈ રહ્યા છો અને ખોરાક દરેક ક્ષણે પાચન તંત્રમાં આગળ વધી રહ્યો છે Refer Time 1113 તે માયોસિન પણ અલગ છે પરંતુ તે એ માયોસિન છે કે મુશ્કેલ સમયમાં સાચી ભૂમિકા ભજવે છે પરંતુ તે આ માયોસિન નો પેટા પ્રકાર છે જે હુકમ કરે છે કે ગમે તે લખો ઝડપી લખો ધીમેં લખો ગમે તે તેથી હું ફક્ત કલ્પના ખાતર a b c મૂકી રહ્યો છું હું તેને તે રીતે મૂકી રહ્યો છું તેથી આ સેલ જે હવે ડીશ માં વિકસી રહ્યા છે તેમણે તે માયોસિન ને વ્યક્ત કરવું જોઈએ જે ખરેખર અહીં હાજર છે તેના પછીજ તેની શક્યતા છે કે તેઓ પ્રણાલીની અંદર ઉત્પન્ન થતા બળ જેટલુ જ બળ ઉત્પન્ન કરશે તેથી તમને ખ્યાલ આવશે કે જ્યારે તમે આની બહાર કંઈક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો ધારો કે જો આ પૃથ્વી પર તમે કંઈક ઉગાડવાનો પ્રયાસ કરી રહ્યા છો અને તમે જે ઉગાડી રહ્યા હોવ તો આ તેના માટે તદ્દન અલગ વાતાવરણ છે તે કોઈપણ અવકાશ છે તે તદ્દન અલગ છે તેનો કોઈ ઉકેલ નથી કેમ તેનો કોઈ ઉકેલ નથી એક મિનિટ માટે તેના વિશે વિચારો હવે આ હૃદય જે અહીં છે તે ઘેરાયેલું છે હૃદયમાં ફક્ત કાર્ડિયો માયોસાઈટ જ નથી હૃદયમાં એન્ડોથેલિયલ સેલ હોય છે પછી ત્યાં વાલ્વ બનાવતા સેલ હોય છે ત્યાં રક્ત વાહિનીઓ હોય છે ત્યાં સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક ચેતાઓ હોય છે અથવા તેના બદલે સ્વાયત્ત ચેતાઓ હોય છે ત્યાં સ્ટેમ સેલ કાર્ડિયાક સ્ટેમ સેલ તે પણ ત્યાં હાજર છે તેથી જે તમે અલગ કર્યા છે તેમાંથી આ કાર્ડિયાક માયોસાઈટ આવે છે Refer Time 1324 ના મારો કહેવાનો અર્થ એ છે કે તે આસપાસના ઘણાબધા સેલ માંથી આવે છે તેથી તેનો અર્થ એ છે કે તમે તેની આ રીતે કલ્પના કરી શકો છો કાર્ટૂન ની રીતે તમે તેની જેમ કલ્પના કરી શકો છો કે ધારો કે ત્યાં ઘણાબધા ઘરો છે Refer Slide Time 1340 હું ફક્ત થોડાક ઘરો દોરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને તે તમને તેની પ્રશંસા કરવામાં મદદ કરશે હું જે દોરી રહ્યો છું તેમાંથી તમે રંગીન ઘરોના વિવિધ રંગો જોઈ રહ્યા છો હવે તે એક પ્રકારની વસાહત જેવું છે જ્યાં દરેક ઘરને અલગ રંગ છે અને તેમ છતાં ત્યાં કેટલાક ઘરો સમાન રંગના છે તેથી તમે લાલ જુઓ છો તમે આછો લીલો જુઓ છો તમે ઘેરો લીલો જુઓ છો તેવીજ રીતે તમે ઘાટો વાદળી પણ જુઓ છો હવે હું શું પૂછું છું તે એ છે કે હું આ મકાનોને અલગ કરીને અને તે પણ આ પ્રણાલીમાં નહી પરંતુ ફક્ત પ્રણાલીની બહાર અભ્યાસ કરવા માંગતો હતો હવે વસ્તુ એમ છે કે તમે તેનો અભ્યાસ કરી શકો છો તેમાં ખરેખર કોઈ સમસ્યા નથી પરંતુ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ત્યાં હંમેશા આની વચ્ચે આની વચ્ચે આની વચ્ચે આની વચ્ચે આંતરક્રિયા થાય છે ત્યાં આની વચ્ચે આંતરક્રિયા છે આની વચ્ચે આંતરક્રિયા છે આની સાથે છે તેથી જ્યારે તમે આ લાલ ઘરોને અલગ કરીને તેનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો ત્યારે તમે ભૂલી જાઓ છો કે ત્યાં સંકેતો હશે જેને તમે ભૂલી રહ્યા છો અને તમારે આ ભૂલને સ્વીકારવી પડશે તે ભૂલ નથી પરંતુ જેને તમે વિકસાવી રહ્યા છો તે એક એક્યુટ પ્રણાલી છે તેથી જો તમે ચોક્કસ પૂર્ણતા પ્રાપ્ત કરી શકવા સક્ષમ નહીં હોય તો તે શક્ય નથી મારો કહેવાનો અર્થ તે સ્વીકાર્ય છે કારણ કે ત્યાં આટલી બધી આંતરક્રિયાઓ થઈ રહી છે તેને હું જાણતો નથી પરંતુ જ્યારે હું આને અલગ કરીને જોંઉ છુ ત્યારે મને આ તક મળે છે તેથી ઉદાહરણ તરીકે માત્ર તમારી કલ્પનાને તેના કરતા થોડી આગળ લઈ જવાનો પ્રયાસ કરો ઉદાહરણ તરીકે મેં પૂર્વધારણા આપી હતી હું આ ગુલાબી રંગના ઘરો વિશે કહું છું હવે તમે આ ગુલાબી રંગના ઘરોને જુઓ આ ગુલાબી રંગના મકાનો આ લાલ રંગના ઘરો સાથે જેને સંયોજન x કહેવામાં આવે છે તેના દ્વારા અમુક માધ્યમથી વાતચીત કરે છે તો આ મારી પૂર્વધારણા છે મેં કહ્યું કે સારું અને હું કહું છું કે જ્યારે આ x ને ત્યાં લાલ ઘરોમાં મોકલવામાં આવે છે ત્યારે જે લાલ છે તે લાલ કંઈક વિકાસ કરે છે કહો કે ત્યાં આના જેવી બીજી છતનો વિકાસ થાય છે તેથી તે સારું છે હવે જો આ મારી પૂર્વધારણા છે તો હું આ પૂર્વધારણાને કેવી રીતે સાબિત કરી શકું આ ખરેખર સાચું છે કે નહીં તો હવે હું શું કરું મારે સૌથી પહેલા તે શોધવું પડશે કે આ સંયોજન x શું છે અને હું આને સંપૂર્ણ અલગ કરીને વિકાસ કરું છું અને પછી હું આમાં તે x ને દાખલ કરું છું અને હું તે જોવા માંગતો હતો કે તે x હવે વધારાની છત વિકસાવે છે કે નહીં જો તે આમ કરે છે તો તેનો અર્થ એ છે કે આ વાતાવરણમાં હું જે કાંઈ પણ જોઉં છું અથવા મારું જે કાંઈ પણ અનુમાન છે તે સાચું છે જો તેમ ન હોય તો તેનો અર્થ એ છે કે તે હું સમજું છું તેના કરતાં વધુ જટિલ છે તો તમે જુઓ કે આપણે સમસ્યાને વિસ્તારીને અને આપણે તે સેલ કલ્ચર ટિશ્યુ કલ્ચર એક્સપ્લાન્ટ કલ્ચર તમે જે પણ કહો તેને આ રીતે સમજવું પડશે આ એક્યુટ પદ્ધતિઓ છે આ નથી મારો અર્થ એ છે કે તમારે ખૂબ સાવધ અને સાવચેત રહેવું જોઈએ કે તેમાંથી આપણે કયા પ્રકારની માહિતીનું અર્થઘટન કરીએ છીએ કારણ કે એકવાર ત્યાં અલગ કરીને ઉદાહરણ તરીકે આ સેલ માટે જો ફક્ત વિપરીત પરિસ્થિતિ વિશે વાત કરીએ તો આ સેલ ને મંજૂરી નથી જો આ x તમે આ x વસ્તુ વિશે જે પણ વાત કરો છો તો આ સંયોજન x આ ગુલાબી ઘર દ્વારા તેની ખાતરી કરવા માટે મુક્ત કરવામાં આવે છે કે જો તે આ પ્રકારનું માળખું ન બનાવે તો તેને આ બીજી છત બનાવવાની મંજૂરી આપવામાં આવતી નથી હવે હું કહું છું કે સારૂ જો આ સાચું છે તો પછી જો હું આને અલગ કરીને વિકાસ કરું છું તો તે આ છત બીજી છત બનાવવા માટે સક્ષમ હોવા જોઈએ જો આ સાચું હોય તો પછી તેનો અર્થ એ થાય કે સંયોજન x મહત્વનું છે અને તમે x ને અહીં મુકીને તેનાથી ઉલ્ટો પ્રયોગ પણ કરી શકો છો અને તમે આ વિકાસ જોવા માટે સમર્થ હશો નહિ તો જે પૂરું પાડવામાં આવેલ છે તેને સમજીને જો તમે સાચો પ્રશ્ન પૂછો છો તો આ કેટલું પ્રબળ શક્તિશાળી સાધન બની શકે છે અને જો તમે આ સમગ્ર પ્રક્રિયા કરો છો Refer Time 1902 જેમ કે માત્ર કોઈ ટેકનિક લેતા હોવ જો મારા મગજને વાપર્યા વગર જ હું તેનું પાલન કરું છું તો તમે તેને ચોક્કસપણે સમાપ્ત કરશો તમને કેટલાક પરિણામો પણ મળશે હું તેને નકારી રહ્યો નથી પરંતુ તેમાં કંઈક ખૂબ જ અસ્પષ્ટ હોઈ શકે છે અને બીજા ઘણા લોકો તેનું પુનરાવર્તન કરી શકશે નહીં તેથી તમને તે ખ્યાલ હોવો જોઈએ કે કોઈ સાધનનો ઉપયોગ કરતા પહેલા તમારે તેને સમજવું જોઈએ તમે ઈન વિવો સ્થિતિથી કેટલા નજીક છો અથવા તમે તેની કાળજી લેતા નથી ત્યાં એવા લોકો પણ છે જે સેલ નો ઉપયોગ કરે છે ત્યાં લોકોનું બીજુ જૂથ પણ છે આપણે તેમના વિશે વાત કરીએ છીએ જે સેલ નો ઉપયોગ એક સરળ બાયોરિએક્ટર તરીકે કરે છે તેઓ શું કરે છે તે ખૂબ જ સરળ છે તમે બધાએ એન્ટિબોડીઝ વિશે સાંભળ્યું છે બરાબર આપણે એન્ટિબોડીઝ ના ઉત્પાદનથી એન્ટિબોડીઝ મળે છે તેથી હું ઉદાહરણ તરીકે કહું છું કે આ સેલ નો પ્રકાર છે અને હું જે ત્યાં આ લાલ સેલ ના પ્રકારો છે તેનું મળતું રજૂ કરું છું તેઓ એન્ટિબોડીઝ ઉત્પન્ન કરી રહ્યા છે કહો કે તમે તેને y તરીકે જાણો છો હવે હું શું કરું છું હું આ વસ્તુઓને બહાર કાઢું છું હું તે સ્થિતિને સમજું છું કે જેના હેઠળ અને હું કેટલાક કાર્ય z ની શરતો માટે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરું છું હું સેલ નો નમૂના તરીકે ઉપયોગ કરી શકું છું તે પરિસ્થિતિમાં હું સેલ નો ઉપયોગ રિએક્ટર દ્વારા નમૂના તરીકે કરું છું અને ત્યાં બાયોટેકનોલોજી માં આવા ઘણા અભ્યાસ છે જ્યાં લોકો તેનો ઉપયોગ બાયોરિએક્ટર તરીકે કરે છે આપણે હકીકતમાં ફક્ત એકમ ઉત્પાદન કરીએ છીએ હવે તેલનું ઘણું ઉત્પાદન જે આલ્ગી દ્વારા થઈ રહ્યું છે આપણે આલ્ગી નો ઉપયોગ બાયોરિએક્ટર તરીકે કરીએ છીએ કારણ કે આલ્ગી તે ઉત્પન્ન કરે છે આપણે તેલને અલગ કરી રહ્યા છીએ અને તે જ છે પરંતુ આપણે ખરેખર તેના વિશે પરેશાન નથી આપણું લક્ષ્ય ખૂબ જ સ્પષ્ટ છે કે આપણે સાધન તરીકે આનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણા પોતાના વ્યાપારી તબીબીશાસ્ત્ર અન્ય મહત્વના કેટલાક સંયોજનો x y z બનાવવા માટેનું સરળ સાધન છે તેથી જ્યાં સુધી તમને ખાતરી ન હોય કે તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો અને અહીં બીજી વસ્તુ જ્યારે હું આની વાત કરી રહ્યો હતો જ્યારે હું આ એક વિશે કહી રહ્યો હતો ત્યારે મેં તમારી સામે આ જટિલ ચિત્ર બનાવ્યું છે મેં તમને કહ્યું હતું કે આ વાસ્તવિક પરિસ્થિતિ છે તો તમારું કલ્ચર કેટલુ દૂર છે Refer Slide Time 2131 તેથી એક બાબત મને મૂળભૂત સવાલનો ખ્યાલ આવે છે કે તમે શું પૂછશો તમારી ઈન વિવો સ્થિતિની સાપેક્ષમાં ઈન વિટ્રો સેલ કલ્ચર પ્રણાલી કેટલી દૂર અથવા કેટલી નજીક છે આ એક મૂળભૂત પ્રશ્ન છે જે દરેકે પૂછવો જોઈએ જો તમે કોઈ બાયોમેડિકલ સમસ્યા પર કામ કરી રહ્યા હોવ તો બરાબર છે Refer Slide Time 2246 હવે આ એક પરિસ્થિતિ છે પછીની બીજી પ્રાણીઓના સેલ નો સેન્સર તરીકે ઉપયોગ કરવા માટે સેન્સર દ્વારા મારો અર્થ શું છે ઉદાહરણ તરીકે આપણા મોટાભાગના સેલ વિવિધ પ્રકારના ઝેર પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે તેથી તમે તેનો ઉપયોગ કરી શકો છો તેથી મારી પાસે આ કલ્ચર ની ડીશ છે હું તેમાં ઝેર મૂકુ છું મને તેની ખબર છે કે તે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેથી તેના આધારે હું આનો ઉપયોગ પરીક્ષણ માટે પૃથ્થકરણ માટે સરળ સેન્સર ઉપકરણ તરીકે કરું છું અથવા અમુક સ્થિતિમાં જ્યાં મને ખરેખર ખાતરી નથી કે આ ઝેર શું કરી શકે છે હું તેનો ઉપયોગ એક સરળ સેન્સર તરીકે કરું છું તેથી હું સેલ નો ઉપયોગ કરું છું આ તમારો સેલ છે હું તેનો ઉપયોગ સેન્સર પ્રણાલી તરીકે કરું છું તેથી મારી પાસે આ સંયોજનો છે કહો કે x y z ગમે તે હોય અને અહી મારી પાસે માપવા માટે એક આઉટપુટ છે હવે આ આઉટપુટ શું છે તે વિદ્યુત આઉટપુટ હોઈ શકે છે તે રાસાયણિક આઉટપુટ હોઈ શકે છે અથવા તે તેની અંદરના કેટલાક અન્ય ભૌતિક પરિમાણો હોઈ શકે છે તેવી જ રીતે હું પ્રોટીન અથવા અન્ય પરમાણુઓને ઘટાડવા અથવા મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે પ્રાણીજ સેલ નો ઉપયોગ કરી શકું છું તેથી બીજા શબ્દોમાં કહીએ તો હું સેલ ને ચોક્કસ સ્થિતિઓની શ્રેણી આપીને તેનો ઉપયોગ કરી રહ્યો છું અલબત તમારે મારી પસંદગીના અન્ય પરમાણુઓનું ઉત્પાદન કરવા માટે સેલ કલ્ચર નો ગહન અભ્યાસ કરવો પડશે તેથી તમે જુઓ છો કે તકનીક એકજ છે પરંતુ તમારે પ્રશ્નોની સાચી શ્રેણી પૂછવી જોઈએ અથવા હું ત્યાં તેની બીજી બાજુ છે તેનો અભ્યાસ કરું છું જે આના પહેલાની છે મેં આને બાજુ A તરીકે મૂકી છે અને આ બાજુ B નો હું પુનર્જીવિત થઈ શકે તેવી દવા તરીકે ઉપયોગ કરું છું જે હાલમાં ખૂબ જ પ્રચલિત વિષયોમાંનો એક છે તે સ્ટેમ સેલ નું અલગીકરણ અને ઉપચાર છે અને જે આખરે કૃત્રિમ અંગો તરફ દોરી શકે છે તેથી તે એક તકનીક છે જેને મોટાભાગના લોકો તકનીક માને છે પરંતુ મારા માટે તે એક અનુસરવાનો વિષય છે Refer Time 2556 સિવાય કે તમારી ફિલોસોફી યોગ્ય રીતે છે તમે તેની શક્તિને તેની જબરદસ્ત શક્તિને ક્યારેય જાણી શકશો નહીં મારા શબ્દોનો વિશ્વાસ કરો કે તેની પાસે જબરદસ્ત શક્તિ છે પરંતુ તમારે તે જાણવું જોઈએ કે તમે શું કરી રહ્યા છો તેથી આ અભ્યાસક્રમ રજૂ કરવાનો આખો હેતુ છે અન્યથા તમે જાણો છો કે જ્યારે તમે પ્રયોગશાળામાં જાઓ છો ત્યારે તમે તેને હંમેશા સરળ માનો છો તમે આને જોઇને સીખી શકો છો કે કેવી રીતે સેલ ને કલ્ચર કરવામાં આવે છે તે તમે જાણો છો કે તે માત્ર એક તકનીક છે ચાલો આપણે તે માનસિકતામાંથી તદન બહાર નીકળીએ હવે આને આગળ અલગ શબ્દથી સ્વીકારો અને કલ્પના કરવાનો પ્રયાસ કરો કે તે એક બંધારણ બનાવી શકે છે આપણે આગલી પેઢીના સેન્સર બનાવી શકીએ છીએ આપણે એકદમ સસ્તા સેન્સર બનાવી શકીએ છીએ આપણે કૃત્રિમ સંશ્લેષિત પ્રણાલીમાં આપણા પોતાના એન્ટિબોડી ની શ્રેણી બનાવી શકીએ છીએ હવે ચાલો આપણે આનાથી આગળ વિચારીએ ચાલો આપણે સેલ નો એક સાધન તરીકે ઉપયોગ કરીએ આપણે તેમને સંચાલિત કરીએ છીએ આપણે તેમને કહીએ છીએ કે આપણે શું કરવા માગીએ છીએ આપણે તેમને કહીએ છીએ કે DNA ના ક્યાં ભાગની આપણે નકલ કરવા માગીએ છીએ ચાલો આપણે તેને તે સ્તર પર લઈ જઈએ જ્યાં આપણે ખરેખર જોઈ શકીએ કે આપણે સેલ એન્જિનિયરિંગ કરી રહ્યા છીએ જ્યારે અહીં તેના માટે મંચ છે જ્યાં આપણે આ મર્યાદાઓમાં જ સેલ એન્જિનિયરિંગ કરી શકીએ છીએ તેથી આ આશા સાથે આપણે આગળના વર્ગમાં આગળ વધીશું આપણે આ શરતો વિશે થોડી વધુ વાત કરીશું આપણે આમાંની એક તસવીરમાંથી લઈશું કે તમામ પરિબળો શું છે તમારે શું ધ્યાનમાં લેવું જોઈએ સંદર્ભ સમય 2729 આપણે સંશ્લેષિત પ્રણાલીઓ ઈન વિવો પ્રણાલીઓ વિશે વાત કરી રહ્યા છીએ જ્યારે તમારે જે જરૂરી હોય ત્યારે તેનો અનુવાદ કરો છો ત્યાં આ સમગ્ર બાબત પાછળ જીવવિજ્ઞાન છે તે જૈવવિજ્ઞાનના પરિમાણો શું છે અને હું સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન પ્રયત્ન કરીશ હું તેને ખૂબ જ સામાન્ય બનાવવાનો પ્રયત્ન કરીશ તેથી કોઈપણ કે જે આ અભ્યાસક્રમના દર્શક છે તેઓ કોઈપણ ક્ષેત્રમાં હોય તે તેમના માટે આસાનીથી સમજી શકાય તેવું હોવું જોઈએ તેથી તેમના માટે હું તકનીકી શબ્દોનો ઉપયોગ કરવાને બદલે સરળ ભાષાઓનો ઉપયોગ કરૂ છું જેનો હું આખા અભ્યાસક્રમમાં ઉપયોગ કરીશ નહીં અને જો હું તેનો ઉપયોગ કરીશ તો હું તેને અહીં લખીશ આપ સૌનો આભાર ધ્યાનથી સાંભળવા બદલ આપ સૌનો આભાર